ભૌગોલિક સૂચક અથવા જી આઈ એટલે એક ચિન્હ જે એવી ચીજવસ્તુઓ પર લગાડવામાં આવે છે જેનું એક ચોક્કસ ભૌગોલિક ઉદ્દગમસ્થાન હોય છે અને જેની વિશેષતાઓ અથવા ખ્યાતિ એ ઉદ્દગમસ્થાન સાથે સંકળાયેલી હોય છે એટલે જ્યારે એ ચીજવસ્તુ એક ચોક્કસ સ્થાને ઉત્પાદિત થતી હોય અને એ વસ્તુની ગુણવત્તા એ ઉત્પાદન ક્ષેત્ર ના કારણે હોય પછી ભૌગોલિક દ્રષ્ટિથી અથવા એ ક્ષેત્રમાં રહેનારા લોકોને કારણે ત્યારે એવી ચીજવસ્તુને ભૌગોલિક સૂચક લાગુ થઈ શકે એને એક વિશેષ કાનૂની અધિકાર ના અંતર્ગત નોંધી શકાય જે અધિકારનું નામ છે ભૌગોલિક સૂચક અથવા GI દાખલા તરીકે રૉકફોર્ટ ચીઝ દાર્જીલિંગની ચા બનારસી સાડી આ બધી ભૌગોલિક સૂચક ધરાવતી ચીજવસ્તુઓ છે ભૌગોલિક સૂચક ફક્ત કૃષિ ઉત્પાદન સુધી સીમિત નથી પણ વાઈન માદક અથવા સુગંધિત દ્રવ્યના પ્રકારો હસ્તકલા વગેરે ને પણ લાગુ થઈ શકે છે જી આઈ નું લક્ષણ એ છે કે એ ચિન્હ દ્વારા ઓળખાવું જોઈએ કે એ ચીજવસ્તુનો ઉદ્દગમ કયા ભૌગોલિક સ્થળ પર થાય છે એ સિવાય આવશ્યક છે કે એ ચીજવસ્તુની ગુણવત્તા વિશિષ્ટતા અને ખ્યાતિ આ ભૌગોલિક સ્થાનના કારણે જ હોવી જોઈએ અને આ ચીજવસ્તુ અને એના ઉત્પાદનના સ્થળ ની વચ્ચે એક ચોક્કસ સંબંધ હોવો જોઈએ હવે પ્રશ્ન ઉઠે છે કે જી આઈ ની જરૂર કેમ છે જરૂર છે જ્ઞાનના સંરક્ષણ માટે સ્પર્ધામાં સમાનતા જાળવવા ભૌગોલિક સૂચક મદદરૂપ છે કારણકે એના વડે બૌદ્ધિક અને સામુદાયિક હકોનું રક્ષણ કરી શકાય છે દાર્જીલિંગની ચા "દાર્જિલિંગની ચા" ના નામ નીચે જ વેચાવી જોઈએ નહીં કે "આસામની ચા" ના નામથી કારણકે એ પરિસ્થિતિમાં જે લોકો દાર્જીલિંગ ક્ષેત્રના નથી એ પણ કોઈ બીજી ચીજવસ્તુ ને દાર્જિલિંગ ચા ના નામ નીચે ખપાવી શકે છે જે ઉચિત સ્પર્ધા માટે હાનિકારક સાબિત થઈ શકે છે ટ્રેડમાર્ક જેવા ભૌગોલિક સૂચક લોકોને કોઈ પણ વસ્તુની ગુણવત્તા ઓળખવામાં મદદ કરે છે એના થકી બજારમાં પણ એ વસ્તુની ઓળખ એક ચોક્કસ જગ્યા સાથે સંકળાઈ જાય છે અને ખરીદનાર પણ એની ગુણવત્તા માટે ઊંચી કિંમત ચૂકવવા તૈયાર થાય છે એનાથી એ વસ્તુનું વિશિષ્ટ બજારીકરણમાર્કેટિંગ થાય છે જેથી ગ્રામીણ વિકાસ નીપજે છે ગ્રામીણ વિસ્તારમાં રહેતા કારીગર પણ ભૌગોલિક સૂચક ના સંરક્ષણ હેઠળ પોતાની વસ્તુઓ વેચી શકે છે ભારતમાં જી આઈ નું સંરક્ષણ 1999 ની જ્યોગ્રાફિકલ ઇન્ડીકેશન આૅફ ગુડ્ઝ રજીસ્ટ્રેશન એન્ડ પ્રોટેક્શન એક્ટ દ્વારા ઉપલબ્ધ કરાવેલ છે એક વાર નોંધાવ્યા પછી જી આઈ દસ વર્ષ સુધી સુરક્ષિત રહે છે અને એને સમય સમયે પુનર્જીવિત પણ કરી શકાય છે ટ્રેડમાર્ક ની જેમ જી આઈ ની રજીસ્ટ્રી ચેન્નઈમાં છે નોંધાવેલ એટલે કે રજીસ્ટર્ડ જી આઈ ના ઘણા ઉદાહરણો છે જેમ કે દાર્જીલિંગની ચા જે પશ્ચિમ બંગાળનું કૃષિ ઉત્પાદન છે અરન્મુલ કન્નડી જે કેરાલાની હસ્તકલા છે મૈસુરની અગરબત્તી જે મૅન્યુફેક્ચર્ડ એટલે કે યાંત્રિક ઉત્પાદન છે કોયમ્બતુરનું વેટ ગ્રાઈન્ડર એટલે કે ખીરુ બનાવવાનું યંત્ર જે પણ તમિલનાડુ નું ઉત્પાદન છે મુગા સિલ્ક જે આસામની હસ્તકલા છે પટ્ટચિત્ર જે ઓરિસ્સાની વણાટ કલા છે અને બાંગ્લાર રોશોગોલ્લા બંગાળના રસગુલ્લા જે ખાદ્ય પદાર્થ તરીકે નોંધાવેલ છે અને પશ્ચિમ બંગાળ સાથે ઓળખાય છે હાલમાં પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સા વચ્ચે રસગુલ્લાના ઉદ્ગમ ને લઈને વિવાદ થયો હતો ત્યારે રજીસ્ટ્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે બંગાળના રસગુલ્લા ને વિશિષ્ટ ઓળખાણ પ્રદાન કરવામાં આવી છે તેનાથી ઓરિસ્સાનો પોતે ઉત્પાદિત કરેલા પદાર્થ પર પણ જી આઈ મેળવવાનો હક છીનવાતો નથી અને એક જગ્યા ની મીઠાઈએ મેળવેલા જી આઈ ને એ જગ્યાનું એ મીઠાઈના એકમાત્ર ઉદ્દગમસ્થાન હોવાનું પ્રમાણ ન માની લેવું જોઈએ